ટેલ મોડ્યુલ 2 યુનિટ 5 માં શુભેચ્છાઓ અને સ્વાગત છે અગાઉના યુનિટમાં આપણે એનાલિસિસ તબક્કાની કેટલીક પેટા પ્રક્રિયાઓ જોઈ રહ્યા હતા આપણે ADDIE ના માળખામાં કોર્સની ડિઝાઇન જોઈ રહ્યા હતા અને ADDIE ના ફ્રેમ વર્કમાં પ્રથમ તબક્કો છે વિશ્લેષણના તબક્કામાં આપણે અનુસરેલી પેટા પ્રક્રિયાઓને તમારી જરૂરિયાતો માટે ચોક્કસ બનાવી શકાય છે અમારી જરૂરિયાત એ છે કે ચાર વર્ષના એન્જિનિયરિંગ પ્રોગ્રામના ભાગરૂપે સેમેસ્ટર દરમિયાન આપવામાં આવતો કોર્સ ડિઝાઇન કરવો વિશ્લેષણ તબક્કાની પેટા પ્રક્રિયાઓમાં આપણે નીચેની ત્રણ પ્રવૃત્તિઓ પર ધ્યાન આપ્યું અભ્યાસક્રમ સંદર્ભ અને ઝાંખી તેની ભૂમિકા શું છે અને તે કેવી રીતે લખવી જોઈએ અભ્યાસક્રમના પરિણામો લખી રહ્યા છીએ જેને આપણે મોડ્યુલ 1 માં વ્યાપકપણે સંબોધ્યા છે અને કોન્સેપ્ટ મેપ પણ બનાવ્યો આ એકમ વિશ્લેષણ તબક્કાની અન્ય પેટા પ્રક્રિયાઓની પ્રકૃતિ અને ભૂમિકાને સંબોધિત કરે છે ફરી એકમ 4 ની ચાલુતામાં આ પેટા પ્રક્રિયાઓ છે દરેક CO માટે નમૂના આકારણી વસ્તુઓ બનાવવી આપણે હાલમાં તે અંગે વિસ્તૃત વર્ણન કરીશું વર્ગીકરણ કોષ્ટકમાં અભ્યાસક્રમોના પરિણામોને શોધવા POPSO સ્ટ્રેન્થ મેટ્રિક્સનો કોર્સ તૈયાર કરવો તાકાત મેટ્રિક્સ વાસ્તવમાં કોર્સની એક પંક્તિ હશે અને દરેક CO ને સક્ષમતામાં વિસ્તૃત કરો સારા અભ્યાસક્રમના પરિણામો લખવા એ કોર્સની રચના અને સંચાલનનો પ્રથમ મુખ્ય તત્વ છે પરંતુ આ ફક્ત સીરીયલ ફેશનમાં કરી શકાતું નથી તમારે આને પુનરાવર્તિત કરવાની જરૂર છે સહયોગ દ્વારા CO લખવાનું વધુ સારું છે આપણે CO ની પ્રાપ્તિની ગણતરી સાથે પણ ચિંતિત છીએ CO ની પ્રાપ્તિ મૂલ્યાંકન દ્વારા માપવામાં આવે છે જે CO સાથે ગોઠવણીમાં હોવું જરૂરી છે આપણે પરિણામ સાથે ગોઠવણીનો અર્થ શું છે તે વ્યાખ્યાયિત કર્યું છે વર્ગીકરણ કોષ્ટકના માળખા અથવા સંદર્ભમાં આકારણી અને CO વર્ગીકરણ કોષ્ટકના સમાન કોષમાં હોવા જોઈએ ગોઠવણીનો અર્થ એ પણ છે કે આકારણીની વસ્તુઓ સમાન જ્ઞાનના સ્તરે છે જે CO સ્ટેટમેન્ટની ક્રિયા દ્વારા રજૂ થાય છે CO સાથે ગોઠવણીમાં નમૂના આકારણી વસ્તુઓ લખવાથી CO નિવેદનોમાં સુધારો થઈ શકે છે જ્યારે તમે પ્રથમ COs લખો છો ત્યારે તે ઠીક હોવાનું જણાય છે CO પ્રાપ્ત થાય છે કે નહીં તે શોધવા માટે અમારે કેટલાક મૂલ્યાંકન કરવાની જરૂર છે તેનો અર્થ એ છે કે વિદ્યાર્થીએ તે ચોક્કસ CO શીખવાના અંતે કેટલીક પ્રવૃત્તિ કરવા માટે સક્ષમ હોવા જોઈએ તે ચોક્કસ CO ની સૂચનાના અંતે તેઓ સમસ્યાઓના સમૂહને ઉકેલવા માટે સક્ષમ હોવા જોઈએ તેમણે કઈ પ્રકારની સમસ્યાઓ હલ કરવી જોઈએ તે નમૂના આકારણી વસ્તુઓ અથવા નમૂના સમસ્યાઓ છે જે મારે બનાવવાની જરૂર છે એકવાર હું તે નમૂનાની સમસ્યાઓ બનાવી લઉં હું CO પર પાછું જોઈ શકું છું અને એકબીજા સાથે તેમની ગોઠવણી તપાસી શકું છું પ્રક્રિયામાં હું પુનરાવર્તન કરી શકું છું ઉદાહરણ તરીકે જો મારી સમસ્યાઓ કોઈક રીતે CO નું બરાબર પ્રતિનિધિત્વ કરતી નથી તો મારે CO ને ફરીથી શબ્દમાં લખવાની જરૂર પડી શકે છે અથવા CO ને કેપ્ચર કરવા માટે મારે કેટલીક વધારાની સમસ્યાઓના નમૂના ડિઝાઇન કરવા પડી શકે છે ચાલો એક ઉદાહરણ જોઈએ ડેટા સ્ટ્રક્ચર્સ પરના કોર્સમાં CO ને સ્ટેક કતારો અને લિંક કરેલી સૂચિઓ સહિત રેખીય ડેટા સ્ટ્રક્ચર્સનો ઉપયોગ કરીને પ્રોગ્રામ્સ લખો તરીકે લખવામાં આવે છે જે સ્વીકાર્ય CO છે CO સાથે સંપૂર્ણપણે પક્ષ જોડાણ છે વાસ્તવમાં વિદ્યાર્થીને કેટલીક પ્રવૃત્તિ કરવા અથવા પ્રોગ્રામ લખવા અથવા આ ત્રણ ડેટા સ્ટ્રક્ચર્સ સાથે સંબંધિત કંઈક કરવા માટે કહેવું જોઈએ અહીં આપેલ નમૂના પરીક્ષણ વસ્તુઓ છે આપેલી લિંક કરેલ સૂચિમાંથી 100 દાખલ કરો અને 87 કાઢી નાખો જે ત્યાં યાદી છે લિંક સૂચિમાં ડેટા તે વસ્તુઓ દાખલ કરો અને લિંક સૂચિ રિવર્સલ કરો આપેલ સૂચિમાં ચોથા સ્થાને આપેલ એક પરિમાણને લગતા ગોઠવણી 100 દાખલ કરવા માટે પ્રોગ્રામ લખો આપેલ ગોઠવણી માંથી તમામ ડુપ્લિકેટ્સ દૂર કરવા માટે પ્રોગ્રામ લખો આપણે પસંદ કરેલી બધી નમૂના સમસ્યાઓ લિંક કરેલી સૂચિઓ અથવા ગોઠવણી દેખાય છે અન્ય ડેટા સ્ટ્રક્ચર્સ સ્ટેક અને કતારો નમૂના સમસ્યાઓમાં સંબોધવામાં આવતા નથી જ્યારે હું વિદ્યાર્થીઓને નમૂનાની સમસ્યાઓ આપું છું ત્યારે તેઓને લાગશે કે સમગ્ર CO માત્ર લિંક કરેલી સૂચિઓ અને ગોઠવણી સુધી મર્યાદિત છે આથી મારે ક્યાં તો CO ને બદલવાની જરૂર છે કાં તો હું CO માંથી સ્ટેક્સ અને કતારોને દૂર કરું છું અથવા મારી નમૂનાની સમસ્યાઓમાં સ્ટેક અને કતાર સંબંધિત સમસ્યાઓનો સમાવેશ થવો જોઈએ અહીં આ કિસ્સામાં અમને લાગે છે કે CO સ્ટેટમેન્ટ બદલવાની જરૂર નથી પરંતુ હવે હું સમસ્યાઓના સમૂહને લખું છું જે CO સ્ટેટમેન્ટમાં ઉલ્લેખિત તમામ ચાર ડેટા સ્ટ્રક્ચરને રજૂ કરે છે તમને હવે જેવી સમસ્યાઓ છે સ્ટેકનો ઉપયોગ કરીને આપેલ વાકયનું મૂલ્યાંકન કરવા માટે પ્રોગ્રામ લખો કદ n ની ગોઠવણી અને જરૂરી સહાયક ચલોનો ઉપયોગ કરીને કદ n ની પરિપત્ર કતાર લાગુ કરો આપણે બે સમસ્યાઓને સ્ટેક અને કતાર સંબંધિત સમસ્યાઓથી બદલી કૃપા કરીને યાદ રાખો કે આ ફક્ત નમૂના સમસ્યાઓ છે તેઓ શા માટે જરૂરી છે તમારે નમૂનાની સમસ્યાઓ સાથે નમૂના જવાબ પણ શામેલ કરવો જોઈએ નમૂનાના જવાબને જોઈને વિદ્યાર્થીઓ જરૂરી કામના પ્રકાર જરૂરી પૂર્વજરૂરી જ્ઞાનની ખાતરી કરી શકશે તે શિક્ષકને સૂચનાનું આયોજન કરવામાં પણ મદદ કરશે વિશ્લેષણ તબક્કાની પેટા પ્રક્રિયાઓમાંની એક વાસ્તવિક સૂચનાની પૂર્વશરત છે કે નમૂના પરીક્ષણ વસ્તુઓનો સારો સમૂહ લખવો વર્ગીકરણ કોષ્ટકમાં COs શોધવી આ એનાલોગ સર્કિટ્સ અને સિસ્ટમ્સ પરના કોર્સના COs છે તે 3 0 1 અભ્યાસક્રમ માટે લખાયેલ છે તે શિક્ષક કેવી રીતે ઇચ્છે છે તેના આધારે તે 4 0 1 પણ હોઈ શકે છે અભ્યાસક્રમનું એક પરિણામ CO3 છે નિષ્ક્રિય અને સક્રિય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની સરળ સિગ્નલ પ્રોસેસિંગ એપ્લિકેશન્સની વર્તણૂકને સમજો જ્યારે તમે તેને જુઓ ત્યારે તમે તેને જ્ઞાનાત્મકસ્તર અન્ડરસ્ટેન્ડ યુ સાથે ટેગ કરી શકો છો અને તે બંને વૈચારિક અને પ્રક્રિયાગત જ્ઞાનનો ઉપયોગ કરે છે તેને U C P તરીકે ટેગ કરવામાં આવે છે જો તમે CO4 પર નજર નાખો સમજો કે કેવી રીતે નકારાત્મક અને હકારાત્મક પ્રતિસાદનો ઉપયોગ સિગ્નલ પ્રોસેસિંગ અને રૂપાંતરણ કામગીરીની વિશાળ શ્રેણીને ચોક્કસપણે ઉપકરણોનો ઉપયોગ કરવા માટે કરી શકાય છે જેમાં તાપમાન વોલ્ટેજ અને સમય પ્રત્યે સંવેદનશીલ પરિમાણો હોય છે હવે આપણે તેને understand સાથે ટેગ કરીએ છીએ ત્યાં ખ્યાલો છે અને આપણે FDP મૂકે છે જે મૂળભૂત ડિઝાઇન સિદ્ધાંતો છે ઇલેક્ટ્રોનિક સર્કિટના પ્રભાવને પ્રભાવિત કરવા માટે નકારાત્મક અને હકારાત્મક પ્રતિસાદનો ખૂબ જ ઉપયોગ એ મૂળભૂત ડિઝાઇન સિદ્ધાંત છે જે તેથી એફડીપી ટેગ વિદ્યાર્થીઓએ સમજવાની જરૂર છે એ જ રીતે સમાન કોર્સના અન્ય CO તેમાંથી કુલ 9 બધાને અનુરૂપ ટેગ કરવામાં આવ્યા છે CO6 ફિલ્ટર્સ પરના મુખ્ય વિષય સાથે સંબંધિત છે આપેલ સ્પષ્ટીકરણો અનુસાર બેઝ બેન્ડ ક્ષેત્રમાં નિષ્ક્રિય અને સક્રિય બાયક્વાડ એનાલોગ ફિલ્ટર્સ ડિઝાઇન કરો આપણે અગાઉ સમજાવ્યું છે કે ભલે આપણે ડિઝાઇન શબ્દનો ઉપયોગ કરીએ તે લાગુ કરવા માટે છે તેનો અર્થ એ છે કે નિષ્ક્રિય ફિલ્ટર અથવા સક્રિય ફિલ્ટરની વાસ્તવિક ડિઝાઇન સારી રીતે નિર્ધારિત પ્રક્રિયાને અનુસરે છે જે પહેલાથી જ વાતચીત કરવામાં આવી હતી જ્ઞાનની શ્રેણીઓમાં વૈચારિક પ્રક્રિયાગત અને C S માપદંડ અને વિશિષ્ટતાઓ નો સમાવેશ થાય છે આપણે હવે તમામ CO માટે જ્ઞાનના સ્તર અને જ્ઞાનની શ્રેણીઓ સાથે ટેગ કરી રહ્યા છીએ CO એક વર્ગીકરણ કોષ્ટકની અંદર સ્થિત કરી શકાય છે આપણે આ પહેલા મોડ્યુલ 1 માં પણ બતાવ્યું છે બધા જ્ઞાનના સ્તરો પંક્તિઓ તરીકે બતાવવામાં આવે છે જે યાદ રાખો સમજો લાગુ કરો અને તેથી વધુ આના પર આપણે તમામ જ્ઞાનની શ્રેણીઓ બતાવી રહ્યા છીએ અને જેમ તમે ટેગિંગ પર આધાર રાખીને જોઈ શકો છો કે આપણે કેટલાક CO ને એકથી વધુ સ્તંભોમાં સ્થિત કર્યા છે ઉદાહરણ તરીકે લો CO2 તેમાં વૈચારિક તેમજ પ્રક્રિયાગત જ્ઞાનના તત્વો છે તે બે અલગ અલગ કોષોમાં દેખાશે જો તમે ઉદાહરણ તરીકે CO1 જુઓ તો તે ત્રણ કોષોમાં દેખાશે વાસ્તવિક જ્ઞાન માપદંડ અને સ્પષ્ટીકરણો અને વ્યવહારિક મર્યાદાઓ જો તમે CO5 CO6 CO7 જુઓ તો તેઓ વૈચારિક દેખાશે અરજી કરો અનુક્રમે માપદંડ અને વિશિષ્ટતાઓ લાગુ કરો કાર્યપદ્ધતિ સંબંધી અને લાગુ કરો વર્ગીકરણ કોષ્ટક જોઈને કોઈને લાગશે કે જો ત્યાં કોઈ ચોક્કસ કોષ છે જેને તમે સંબોધવા માંગો છો અને તમને આમાં નથી મળતું તો તે કોર્સ ડિઝાઇનરનો પ્રતિસાદ છે તમારા અભ્યાસક્રમના પરિણામોની સમીક્ષા કરવી અથવા ફરીથી શબ્દ લખવાની જરૂર પડી શકે છે આ પુનરાવર્તનની પ્રક્રિયા છે આપણે જે સાધનોનો ઉપયોગ કરીએ છીએ તેમાંથી એક વર્ગીકરણ કોષ્ટકમાં CO ને શોધવાનું છે જ્યારે આપણે આકારણીઓ ડિઝાઇન કરી રહ્યા છીએ અથવા જ્યારે આપણે સૂચના ડિઝાઇન કરી રહ્યા છીએ અને તેને સંબંધિત સેલમાં સ્થિત કરવાની પણ જરૂર છે વર્ગીકરણ કોષ્ટક ખરેખર એક આર્ટિફેક્ટ રજૂ કરે છે જે તમને વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે ગોઠવણી જોવા માટે પરવાનગી આપે છે અથવા આપણે તમામ સંબંધિત જાણકારી વર્ગોને સંબોધિત કરી રહ્યા છીએ કે નહીં ઉદાહરણ તરીકે અહીં આપણે મેટાકોગ્નેટીવ ભાગને સંબોધતા નથી તેનો અર્થ એ નથી કે મેટાકોગ્નેટીવ નોલેજ કેટેગરીઝ બિનમહત્વપૂર્ણ છે સંભવત અમારી પાસે તે મુદ્દાને ઉકેલવા માટે જરૂરી જાણકારી અને સાધનો ઉપલબ્ધ હશે કે નહીં પરંતુ તમે જે પણ નિર્ણય લેશો તે તમારે જાણવું જોઈએ અને તમે મેટાકોગ્નેટીવ નોલેજ ની કૉલમ કહેવા માટે શા માટે પ્રસ્તાવ મૂકતા નથી એક કાર્યક્રમ પ્રોગ્રામના પરિણામો અને પ્રોગ્રામના વિશિષ્ટ પરિણામો દ્વારા વર્ગીકૃત થયેલ છે આ POs અને PSO મુખ્યત્વે મુખ્ય અભ્યાસક્રમો દ્વારા સંબોધવામાં આવે છે અથવા પ્રાપ્ત થાય છે મુખ્ય અભ્યાસક્રમોની બાજુમાં પ્રોજેક્ટ્સ અને કેટલીક સહ અભ્યાસક્રમ અને ઇત્તર પ્રવૃત્તિઓ હોઈ શકે છે પરંતુ POs અને PSO ને મુખ્ય ઔપચારિક અભ્યાસક્રમો દ્વારા મુખ્યત્વે પ્રાપ્ત કરવાની જરૂર છે POs અને PSO કેટલી હદે પ્રાપ્ત થાય છે તેની ગણતરી કરવાની જરૂર છે બે મુદ્દા છે આપણે અમારા CO ને POs અને PSO સાથે ટેગ કરીએ છીએ પરંતુ PO દ્વારા માત્ર ટેગિંગ અને વર્ગખંડમાં ટૂંકમાં ઉલ્લેખ કરીને શું હું તેને પર્યાપ્ત સંબોધિત માનું છું આપણે એક તાકાતનો ખ્યાલ લાવીએ છીએ જેમાં PO ને CO માં મેપ કરવામાં આવે છે આ આપણે મોડ્યુલ 1 માં વિસ્તૃત રીતે ધ્યાનમાં લીધું છે PO અથવા PSO ની પ્રાપ્તિ સંબંધિત CO ની પ્રાપ્તિ સ્તર અને તેની મજબૂતાઈ બંને પર આધારિત છે મેપ થયેલ છે દરેક અભ્યાસક્રમનું પરિણામ POs અને PSOs ના સબસેટને વિવિધ સ્તરે સંબોધિત કરે છે કોઈપણ અભ્યાસક્રમ માત્ર POs અને PSOs ના એક સબસેટને સંબોધશે અને તાકાત 1 2 અથવા 3 તરીકે મૂકવામાં આવે છે અથવા તમે સહેજ મધ્યમ અને નોંધપાત્ર રીતે કહી શકો છો તમે જે પણ શબ્દોનો ઉપયોગ કરવા માંગો છો ત્રણ સ્તરો ઓળખો કોઈ વધુ સ્તરોનો ઉપયોગ કરી શકે છે પરંતુ પછી ઘણા સ્તરોનો ટ્રેક રાખવો વધુ મુશ્કેલ બની જાય છે અમને CO દ્વારા કોર્સના વર્ણનમાંથી PO ને સંબોધવાની તાકાત અને POs PSOs જ્ઞાનના સ્તરો જ્ઞાનની શ્રેણીઓ અને સત્રોની સંખ્યા સાથે તેમની ટેગિંગ નક્કી કરવાની એક સરળ પરંતુ ન્યાયી રીત શોધવાની જરૂર છે મેપિંગની તાકાત 3 સ્તરે વ્યાખ્યાયિત કરવામાં આવી છે નીચું 1 છે મધ્યમ 2 મજબૂત 3 છે અથવા હું તેને સહેજ મધ્યમ અને નોંધપાત્ર રીતે કહી શકું છું CO POPSO મેપિંગની તાકાત નક્કી કરવા માટે આપણે મોડ્યુલ 1 ની પદ્ધતિ આપી જો કોઈ સંસ્થા આ પ્રક્રિયાથી ખુશ નથી તો તેઓ પ્રક્રિયાને ફરીથી વ્યાખ્યાયિત કરી શકે છે જો વર્ગખંડના 40 થી વધુ સત્રો અથવા લેબના કલાકો PO ને સંબોધિત કરે છે તો તે માનવામાં આવે છે કે PO ને 3 સ્તર પર સંબોધવામાં આવે છે હા સંસ્થાના અધ્યાપકોએ સાથે બેસીને આ ટકાવારી નક્કી કરવી જોઈએ જો તમે આ પદ્ધતિને બિલકુલ અનુસરવા માંગતા ન હોવ તો તમે બીજી કોઈ પદ્ધતિ અપનાવી શકો છો તેમાં તમારું સ્વાગત છે પરંતુ તે ન્યાયી હોવું જોઈએ અને તમામ અભ્યાસક્રમોના સંદર્ભમાં તેનો ઉપયોગ કરી શકાય છે અહીં મેપિંગની તાકાત આપણે વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ તે વર્ગખંડ સત્રોની સંખ્યાના સંદર્ભમાં છે જે આપણે લઈ રહ્યા છીએ જો કોઈ ચોક્કસ PO ને સંબોધવા માટે વર્ગખંડના 5 ટકાથી ઓછા સત્રોનો ઉપયોગ કરવામાં આવે તો આપણે 0 નો ઉપયોગ કરીએ છીએ તેથી તમારી પાસે 0 1 2 3 સ્તર નિર્ધારિત છે મેપિંગ સ્ટ્રેન્થ આ રીતે કેપ્ચર કરવામાં આવે છે 12 POs છે અને 4 PSO હોઈ શકે છે તે 2 થી 4 PSO છે આપણે અનુમાનિત અભ્યાસક્રમ લઈ રહ્યા છીએ દરેક CO માટે લેવાયેલા વર્ગખંડના સત્રો અને આપણે જે ટેગિંગનો ઉપયોગ કર્યો તેના આધારે આપણે આ સંખ્યાઓ સાથે આવ્યા છીએ તેનો અર્થ એ કે PO1 ને 1 PO2 થી 1 PO3 થી 3 PO5 થી 2 PO10 થી 1 અને PSO1 થી 3 ની મજબૂતાઈને સંબોધવામાં આવે છે કોઈ તેની સાથે અસંમત હોઈ શકે છે પરંતુ પછી તમારે તમારા અભ્યાસક્રમના પરિણામોને ફરીથી કહેવું પડશે આ નંબરોમાં ફેરફાર કરો તે ખૂબ જ સ્પષ્ટ છે કે આ કોર્સ PO4 PO6 PO7 PO8 PO9 PO11 અને PO12 ને સંબોધતો નથી અને PSO2 3 4 ને પણ સંબોધવામાં આવતો નથી સામાન્ય રીતે આ રીતે કોર્સ દેખાશે તેનો અર્થ એ કે તમારી પાસે 2 થી 5 POs ગમે ત્યાં હોઈ શકે છે જે વિવિધ શક્તિઓને સંબોધિત કરે છે અને સંભવત જો તમારા PSOs યોગ્ય રીતે લખવામાં આવે છે તો કોર્સ ફક્ત એક PSO ને સંબોધશે તમે કેવી રીતે લખો છો તેના આધારે તે કેટલાક વધારાના PSO ને સંબોધિત કરી શકે છે આ એક પગલું છે જે વ્યક્તિએ કરવાની જરૂર છે કારણ કે આ માહિતીને કોર્સ ડિઝાઇનના પછીના તબક્કાઓ સુધી પહોંચાડવામાં આવે છે એટલે કે વિકાસ અમલ અને મૂલ્યાંકન પછીના તબક્કાઓ ચાલો બીજા મુદ્દાને જોઈએ વિશ્લેષણ તબક્કામાં બીજી પ્રક્રિયા ઉદાહરણ કોર્સના CO5 નો વિચાર કરો ડિઝાઇન સર્કિટ કે જે એનાલોગ રેખીય સિગ્નલ પ્રોસેસિંગ કાર્યો કરે છે જેમાં એમ્પ્લીફિકેશન સારાંશ તફાવત અને એકીકરણ અને લોગ અને એન્ટિલોગ એમ્પ્લીફિકેશન વર્તમાન સેન્સિંગ સુધારણા અને ડીસી વોલ્ટેજ નિયમન સહિત બિન રેખીય સિગ્નલ પ્રોસેસિંગ કાર્યો છે તે એક CO છે જે થોડું વિસ્તૃત રીતે લખાયેલું છે કારણ કે કોઈ વ્યક્તિ કેટલીક વસ્તુઓ ઉમેરી અથવાકાઢી શકે છે ઉદાહરણ તરીકે એક શિક્ષક નક્કી કરી શકે છે કે હું સમયના અભાવને કારણે લોગ અને એન્ટિલોગ એમ્પ્લીફિકેશન જોવા માંગતો નથી અથવા હું વિચારું છું કે અભ્યાસક્રમના આ સ્તરે મારે તે સંબોધવાની જરૂર નથી એવું જાણવા મળ્યું કે અમને લગભગ 11 વર્ગખંડ સત્રોની જરૂર પડશે વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે સંલગ્ન રહેવાની સગવડ માટે મારે સામગ્રીનું વિભાજન કરવું પડશે અને વિદ્યાર્થીઓને આધારિત પ્રવૃત્તિઓ કરવી પડશે એક એકમ તરીકે 11 સત્રોનું આયોજન કરવું મુશ્કેલ હોઈ શકે છે જેમ તમે CO5 ના નિવેદનથી જોઈ શકો છો હું તેને બહુવિધ પરિણામોમાં વિભાજીત કરી શકું છું પરંતુ આગલા નીચલા સ્તરના પરિણામો મારે તેને એક નામ આપવાની જરૂર છે તેથી આપણે તેને સત્તાવાર રીતે યોગ્યતા કહીએ છીએ સખત રીતે કહીએ તો પરિણામ અને યોગ્યતાનો અર્થ એક જ છે પરંતુ આપણી સગવડ માટે આપણે CO5 C1 યોગ્યતા 1 CO5 Competency 2 કહીએ છીએ આપણે CO5 ને ચાર જુદી જુદી ક્ષમતાઓમાં વિસ્તૃત કરીએ છીએ CO5 નું પ્રથમ એકમ બને છે ડિઝાઇન એમ્પ્લીફાયર્સ VCVS CCVS VCCS અને CCCS આદર્શ OP Amps થી શરૂ કરીને અને વ્યાપારી રીતે ઉપલબ્ધ અત્યાધુનિક ઘટકોનો ઉપયોગ કરીને આ પ્રવૃત્તિ કરવા માટે અથવા આ પ્રવૃત્તિની સૂચના આપવા માટે ચાર વર્ગખંડના સત્રો જરૂરી છે તેમાં વિદ્યાર્થીઓની સગાઈનો પણ સમાવેશ થશે જે સૂચનાના ભાગરૂપે આવશે આના જેવા નાના એકમો સાથે પ્રવૃત્તિઓનું આયોજન કરવું વધુ અનુકૂળ છે પ્રથમ યોગ્યતા માટે તેને 4 વર્ગખંડના સત્રો બીજા એક 4 વર્ગખંડના સત્રો ત્રીજાને માત્ર એક અને ચોથાને 2 ની આવશ્યકતા છે તે કોર્સ ડિઝાઇનરોને એક પ્રકારની પ્રતિક્રિયા તરીકે પણ કામ કરે છે આ યોગ્યતાઓમાં CO તોડ્યા પછી હું પાછા જઇને અભ્યાસક્રમના પરિણામ નિવેદન પર પુનર્વિચાર કરીશ દરેક તબક્કામાં અનેક પુનરાવર્તનો છે છેલ્લે આપણે આ માટે કોર્સ પરિણામોના યોગ્ય સેટ સાથે આવ્યા છીએ તો વિશ્લેષણ તબક્કાનું મુખ્ય આઉટપુટ શું છે જ્યાં સુધી ઔપચારિક ઇજનેરી કાર્યક્રમો પ્રાથમિક આઉટપુટ સંબંધિત છે સૌથી નોંધપાત્ર આઉટપુટ કોર્સ પરિણામ નિવેદનોનો સમૂહ છે અને આ કોર્સ પરિણામ નિવેદનોને યોગ્યતામાં વિસ્તૃત કરે છે વિશ્લેષણ તબક્કાનું ઔપચારિક સાથીદારો દ્વારા સમીક્ષા કરવામાં આવે છે જ્યારે કોઈ બહારની વ્યક્તિ તેને જુએ છે ત્યારે તે કેટલીક ખૂટતી બાબતોનો નિર્દેશ કરી શકે છે અથવા તેઓ અભિપ્રાયો વ્યક્ત કરી શકે છે જે ખૂબ મૂલ્યવાન માહિતી હશે તમે CO બનાવવા માંગો છો તે કોઈપણ ફેરફારો માટે અડધુપડધુ ઇનપુટ્સને ધ્યાનમાં લેવામાં આવે છે તે વિશ્લેષણ તબક્કાના આઉટપુટનું રચનાત્મક મૂલ્યાંકન છે વ્યાયામ તમારા અભ્યાસક્રમની રચનાના સંદર્ભમાં ADDIE ના વિશ્લેષણ તબક્કામાં સમાવિષ્ટ કરવા માટે તમને જરૂરી લાગે તેવી કોઈપણ અલગ પેટા પ્રક્રિયાઓનું વર્ણન કરો કારણ કે આપણે તમને વિશ્લેષણ તબક્કામાં 7 પેટા પ્રક્રિયાઓ આપી છે તમારા મતે કઈ પેટા પ્રક્રિયાઓ સુધારવાની જરૂર છે અને શા માટે કોર્સની તમારી ધારણાના આધારે સેટને નાનો અથવા મોટો બનાવી શકાય છે તમારામાંના દરેકને તમારા પોતાના અભ્યાસક્રમો સાથે તમારા પોતાના અનુભવો છે તમે અહીં પ્રસ્તુત કર્યા મુજબ તમારી વધારાની પ્રક્રિયાઓ અથવા પેટા પ્રક્રિયાઓને સરળ બનાવવાનું સૂચન કરી શકો છો ઉપરાંત આપણે સૂચવીએ છીએ કે તમે ભણાવેલા અથવા પરિચિત અભ્યાસક્રમના સંદર્ભમાં વિશ્લેષણ તબક્કાની તમામ પેટા પ્રક્રિયા કરો જો તમે તમારું આઉટપુટ અમારી સાથે શેર કરી શકો છો તો તે ખૂબ જ સારો સ્રોત બની જશે જેના આધારે આપણે તમારી સાથે વધુ સંપર્ક કરી શકીએ છીએ આગામી એકમ M2 U6 માં આપણે ડિઝાઇન તબક્કાની પેટા પ્રક્રિયાઓને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તમારા ધ્યાન માટે ખૂબ ખૂબ આભાર